બરાબર તેથી આ મોડ્યુલ માં આપણે એન્ટેના ના મોડેલિંગ માટે કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ની કેટલીક એપ્લિકેશનો જોવા જઈ રહ્યા છીએ તેમનો ઇમ્પિડન્સ શું છે તેઓ કેવી રીતે પ્રસરે છે તેથી શરૂ કરવા માટે આપણે વાસ્તવમાં થોડોક ઉપરથી જોઇ લઈશું તેથી મેક્સવેલ ના સમીકરણોમાંથી આપણે જે જોયું છે તે એ છે કે જો તમે મને કરંટ આપો તો હું E અને H ની ગણતરી કરી શકું તે આપણો સીધો રૂટ છે બરાબર તેથી તમે મને J અને કદાચ M પણ આપો જો તમારી પાસે મેગ્નેટિક કરંટ હોય અને બહાર E અને H આવે તો આ સ્ટાન્ડર્ડ રૂટ છે પરંતુ બીજો રૂટ છે જ્યાં તમે આ કરંટ માંથી જાઓ છો તેમા તમે વચ્ચે કંઈક બીજું ગણતરી કરશો આ મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક વેક્ટર પોટેન્શિયલ છે અને અહીંથી તમે E અને H પર જાઓ તેથી આ બે રૂટ છે આ રૂટ 1 છે અને આ રૂટ 2 છે આ રૂટ નો સોર્સ અને ડેસ્ટિનેશન એક જ રહે છે પરંતુ મધ્યવર્તી સ્ટેપ અલગ છે અને એન્ટેના સમસ્યાઓ માટે આ સામાન્ય રીતે સાચું છે કે આ બીજો રૂટ સરળ છે અમારી સ્કેટરિંગ સમસ્યામાં અત્યાર સુધી અમે આ A વેક્ટર નો સામનો કર્યો નથી તમે A વેક્ટર ની દ્રષ્ટિએ આ સ્કેટરિંગ સમસ્યાને પણ ફોર્મ્યુલેશન શકો છો તો મૂળભૂત રીતે તે ચાર મેક્સવેલના maxwell's સમીકરણો તમે તેમની સાથે કેવી રીતે વર્તશો તેથી કારણ કે અમે હજી સુધી આ વેક્ટર પોટેન્શિયલ તરફ જોયું નથી આપણે તેમને ઠીક રીતે રજૂ કરીશું અને પછી અમે સૌથી સરળ એન્ટેના સાથે વ્યવહાર કરીશું જે તમારું હર્ટ્ઝ ડાઇપોલ છે અને પછી વધુ જટિલ કેસો પર જઈશું બરાબર તો ચાલો આને જોઈએ તેથી સ્કેલર અને વેક્ટર પોટેન્શિયલ તેથી ચાલો આપણા મેક્સવેલ Maxwell's ના સમીકરણો લખો હવે આપણે જેની સાથે વ્યવહાર કરીશું તે એ છે કે આપણે નોન મેગ્નેટીક મટીરિયલ સાથે વ્યવહાર કરી રહ્યા છીએ અને વધુમાં તેથી જ્યારે આપણે અહીં એન્ટેના ની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે અહીં લગાવેલા એન્ટેના તેમનું રેડિયેશન ફ્રી સ્પેસ ફેલાવે છે અને આ સામાન્ય રીતે ફ્રી સ્પેસ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તેથી અલબત્ત એ ફ્રી સ્પેસ છે અને સામાન્ય રીતે આપણે અહીં મેગ્નેટીક મટીરિયલ વિશે વાત કરતા નથી તેથી અહીં આ સ્થિતિ હું સરળ રીતે ફરીથી લખી શકું છું તો આ વેક્ટર અને સ્કેલર પોટેન્શિયલ્સ ના કયા પ્રકારનાં પ્રારંભિક બિંદુઓ છે તે અહીં બરાબર છે આને જોતા તમે વેક્ટર કેલ્ક્યુલસ માં તમારી પ્રમાણભૂત ઓળખનો ઉપયોગ કરીને મારો અર્થ સરળતાથી કરી શકો છો આ કયા સ્વરૂપના ફોર્મ ના કોઈપણ વેક્ટર દ્વારા સંતુષ્ટ છે શું હું H ને કોઈ વસ્તુથી બદલી શકું અને નિવેદન આપી શકું જે હંમેશા સાચું રહેશે કર્લ બરાબર તેથી વિચાર એ છે કે કર્લ નું ડાયવર્ઝન્સ હંમેશા 0 હોય છે પછી ભલે તે ક્ષેત્ર ગમે તે હોય તેથી હું લખી શકું છું અને મારો મતલબ એ નથી કે A કંઈપણ યોગ્ય હોઈ શકે છે આ સંબંધ હંમેશા સંતુષ્ટ રહેશે તેથી હું જે કરી રહ્યો છું તે મેક્સવેલ maxwell's ના સમીકરણમાંથી હું કંઈક શોધી રહ્યો છું જે સુસંગત છે આ મેક્સવેલ maxwell's ના સમીકરણો સાથે અસંગત નથી તેથી આ પહેલો વિચાર છે બીજો વિચાર કે જેનો આપણે ઉપયોગ કરવાનો બાકી છે પરંતુ અમે ઉપયોગ કરીશું કે વેક્ટર કેલ્ક્યુલસ માં અભ્યાસ કરતા મોડ્યુલ ની શરૂઆતમાં આપણે આ બરાબર કર્યું છે કે કોઈપણ વેક્ટર ક્ષેત્ર સંપૂર્ણપણે એક સુધી સ્પષ્ટ થયેલ છે જો તમે તેને સતત આપો તો કર્લ અને ડાયવર્ઝન્સ બરાબર તેથી તે તેના કર્લ અને ડાયવર્ઝન્સ દ્વારા સંપૂર્ણપણે સ્પષ્ટ છે તેથી આ વેક્ટર ક્ષેત્ર A માટે મેં શું સ્પષ્ટ કર્યું છે તેથી અત્યાર સુધી મેં કર્લ નો ઉલ્લેખ કર્યો છે તેથી 1 ડિગ્રી સ્વતંત્રતા હજી પણ મારી પાસે છે ડાયવર્ઝન્સ જેનું વિક્ષેપ આપણે પછીથી બરાબર કરીશું તો હવે કે મારી પાસે આ છે હું તેની સાથે શું કરી શકું તો ચાલો આપણા સમીકરણો નંબર આપીએ 1 2 3 4 બરાબર તેથી હવે હું 1 અને 5 ને જોડી શકું છું કારણ કે 5 માંથી મને H માટે સાચા સંબંધ મળે છે તો હવે શું થાય છે

તેથી આ E સાથેનો અહીં આ સંબંધ હંમેશા સાચો રહેશે ગ્રેડિયેંટ ઓફ જો તે કંઈક ગ્રેડિયેંટ ઓફ જેવું છે બરાબર તેથી જો ફોર્મ છે તેથી આ સમીકરણ 6 છે બરાબર જો E પ્લસ j ઓમેગા A ફોર્મ છે તો ચાલો માઇનસ ગ્રેડ ફાઇ કહીએ તો 6 હંમેશા સાચું છે તો તે મને શું આપે છે તે મને આપે છે ચાલો આપણે તે સમીકરણને 7 કહીએ તો આપણે શું શરૂ કર્યું આપણે A થી શરુ કર્યું છે ધાર્યું છે કે હું તમને A આપું છું સમીકરણ 5 છે જે મને H આપે છે અને એકવાર હું H મેળવી શકું ઉદાહરણ તરીકે H નું કર્લ લો અને E ને મેળવો બરાબર અને A અને ની દ્રષ્ટિએ E માટે પણ મારી પાસે સંબંધ છે તેથી A ને મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ કહેવામાં આવે છે અને તેને સ્કેલર પોટેન્શિયલ કહેવામાં આવે છે તેથી અત્યાર સુધી અમે આ પોઇન્ટ નંબર 2 વિશે કંઇ કહ્યું નથી તેથી અમે તેની પાસે આવીશું તો આપણે આગળ શું કરી શકીએ વિદ્યાર્થી પ્રથમ સમીકરણનો કર્લ પ્રથમ સમીકરણનું કર્લ લો અને પછી તે આપણને યોગ્ય રીતે બદલવાની મંજૂરી આપશે

તેથી ચાલો આપણે તેને અહીં લખીએ તેથી મારું પ્રથમ સમીકરણ હતું હવે જો હું બંને બાજુએ કર્લ લઈશ તો મને મળશે વિદ્યાર્થી આઇડેન્ટીટી આપણે આઇડેન્ટીટી લાગુ કરવી જોઈએ શું હું બીજું કંઈક ન કરી શકું બરાબર તો પછી શું તેથી આ આપણને એક રૂટ પર લઈ જઈ રહ્યું છે જ્યાં સંભવત આપણે વેક્ટર કેલ્ક્યુલસ આઇડેન્ટીટી E પર જ લાગુ કરવી પડશે આ સમીકરણ 1 માટેનો રૂટ હતો તો ચાલો આપણે લઈએ ઠીક છે તેથી તે રૂટ પણ આપણને આ જ પોઇન્ટ પર લાવશે આ ટૂંકો રૂટ છે શું આ માત્ર ત્યારે જ સાચું છે જ્યારે એપ્સીલોન અને મ્યુના કાર્યો સ્પેસના કાર્ય ન હોય તો ચાલો ઉદાહરણ તરીકે એપ્સીલોન જોઈએ હા અહીં જો હું અહીં આવું કરું ત્યારે હું માનું છું કે તમે અહીં જ છો જ્યારે મેં આ ડેલ ઓપરેટર લીધું ત્યારે મેં ધારણા કરી કે એ સ્પેસનું કાર્ય નથી અને આ પ્રકારનું શોર્ટ કેમ છે કારણ કે હું સામાન્ય રીતે ફ્રી સ્પેસ માં રેડીયેટીંગ કરતા એન્ટેના માટે મેક્સવેલ maxwell's ના સમીકરણને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી ફ્રી સ્પેસ માટે હું તે ધારણા કરી શકું છું મેં એવી ધારણા પણ કરી છે કે જે સ્પેસનું કાર્ય નથી કારણ કે જ્યારે મેં અહીં H માટે અવેજી કરી હતી ત્યારે અહીં વન બાય હતું જે મેં કર્લ ની બહાર બરાબર લીધું હતું તેથી તે અહીંથી આવ્યો અને અહીં બરાબર ગયો બરાબર તો ફક્ત આ સમીકરણ આપણે સમીકરણ 3 કહીએ બરાબર તો શું આ સમીકરણ 3 કંઈક એવું લાગે છે જે આપણે પહેલા જોયું છે Student આવા નથી તે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ જેવું થોડું દેખાય છે તે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ નથી કેમ કે અહીં આજ મોટો ટર્ન છે બરાબર તેથી તે કંઈક અંશે તેથી સામાન્ય રીતે આપણે તેને હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કહેવાને બદલે આપણે તેને વેક્ટર વેવ c સમીકરણ કહીશું બરાબર તેથી તે વેક્ટર વેવ સમીકરણ જેવું છે શું હું જાણું છું કે આપણે આ કેવી રીતે હલ કરવું વિદ્યાર્થી આમાંથી આ એક ભયાનક સમીકરણ છે મને ખબર નથી કે તેને કેવી રીતે હલ કરવી પરંતુ અહીં હું ફેક્ટ નંબર 2 નો ઉપયોગ કરું છું ફેક્ટ નંબર 2 ડાયવર્ઝન્સ અને કર્લ છે બંને સ્પષ્ટ કરવા પડશે તેથી જો હવે હું A માં ડાયવર્ઝન્સ સ્પષ્ટ કરું છું અને આ શબ્દના નેગેટીવને અલગ કરવા માટે સૌથી સરળ ડાયવર્ઝન્સ પસંદગી કઈ છે તો ઠીક છે તેથી ધારો કે હું સ્પષ્ટ કરું છું કે સ્વતંત્રતાની આ ડિગ્રી મારા હાથમાં હતી તો પછી સમીકરણ 3 નું શું થશે મને મળશે

હું જાણું છું કે આ કેવી રીતે હલ કરવું તેથી આ પસંદગી યાદ રાખો કે આ પસંદગી હતી મારે આ પસંદગી કરવાની જરૂર નહોતી અને હું આ પસંદ કરી શક્યો હોત જો કે આનાથી પણ વધુ મુશ્કેલ સમસ્યા ન ઉકેલી શકાય તેવી સંખ્યાત્મક રીતે હું તેને હલ કરી શકું છું પરંતુ આ પસંદગીને લોરેન્ટ્ઝ ગેજ કહેવામાં આવે છે તેથી યાદ રાખો કે આ ડાયવર્ઝન્સ ની પસંદગી છે ત્યાં અન્ય ગેજ છે જેને કુલંબ ગેજ કહેવામાં આવે છે જ્યાં A ના ડાયવર્ઝન્સ માટે કેટલીક અન્ય પસંદગીઓ કરવામાં આવે છે તેથી તે મોટાભાગની EM સમસ્યાઓમાં મૂળભૂત ફિલસૂફી કરવા માંગે છે તે સમસ્યા પર આધાર રાખે છે તે પસંદગીઓ છે જે જીવનને સરળ બનાવે છે તેથી અહીં આ પસંદગી કરવાનું જીવન સરળ બનાવે છે કારણ કે તમે જાણો છો કે મને આ સરસ વેક્ટર વેવ સમીકરણ મળે છે અને શું આપણે તેને કેવી રીતે હલ કરવું તે જાણીએ છીએ હા આ પ્રકારના સમીકરણને ઉકેલવાની સીધી રીત કઈ છે વિદ્યાર્થી ગ્રીન્સ ફંક્શન green's function અત્યારે ઇન્ટ્રિગ્રલ ઇક્વેશન મેથડ માં ગ્રીન્સ ફંક્શન green's function એ ખાસ છે કારણ કે આ વ્યક્તિ સ્થિર છે તે સ્પેસ નું કાર્ય નથી તેથી હું જાણું છું કે આ સમીકરણને કેવી રીતે હલ કરવું તે મને તે આપશે જે હું ઉકેલવા માંગુ છું વિદ્યાર્થી સર વિદ્યાર્થી ધારો કે માફ કરશો વિદ્યાર્થી અને જો મળે તો આપણે કરી શકીએ બરાબર તેથી જો આપણે કૂવા માટે હલ કરીએ તો આપણે આવીશું એકવાર આપણે A ની કેવી રીતે ગણતરી કરવી તે નક્કી કરીએ વિદ્યાર્થી સર શા માટે કાર્યક્રમો માટે અનન્ય હોવું જોઈએ તે પણ સમાન રહેશે કોઈ કુલંબ ગેજ એ A ના ડાયવર્ઝન્સ માટે આ પસંદગી કરતું નથી તે કેટલીક અન્ય પસંદગીઓ કરે છે તેથી એટલું યાદ રાખો આખરે તે શું સુસંગત હોવું જોઈએ આ જ E અને H મેળવવું જોઈએ પછી ભલે મેં ગમે તે પસંદગી કરી હોય અને તમને સમાન E અને H મળશે A અને માટે તમારું ફોર્મ અલગ હશે પરંતુ તેનો વાંધો નથી બરાબર તેથી વાસ્તવમાં મને ઉલ્લેખ કરવા દો કે ત્યાં એક સ્લાઇડ બીટ છે જે મારે કહેવું જોઈએ કે મને ખબર નથી કે મારે વિવાદ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં પરંતુ મેં જે કહ્યું તેમાં અસ્પષ્ટતા છે જ્યાં સુધી ઇલેક્ટ્રીકલ ઇજનેરો આ A નો સંબંધ ધરાવે છે અને તે સંપૂર્ણ રીતે ગાણિતિક રચનાઓ છે જે અમને સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે જે રીતે ઇલેક્ટ્રીકલ ઇજનેરો તેને જુએ છે ભૌતિકશાસ્ત્રીઓ જો કે આ A અને ને કેટલાક ભૌતિક મહત્વ અથવા મહત્વને આભારી છે અને ઇલેક્ટ્રીકલ ઇજનેરો કહે છે કે આપણે આપણા ક્ષેત્રોનું માપન કરી શકીએ છીએ ભૌતિકશાસ્ત્રીઓ કહે છે કે ના A નું થોડું મહત્વ છે અને અહરોનોવ બોહમ ઇફેક્ટ કહેવાય છે જે A ને માપવા અથવા ભૌતિક મહત્વ આપવાનો પ્રયાસ કરે છે અને તેઓ કહે છે કે કેટલાક અત્યંત ચોક્કસ ક્વોન્ટમ શાસનમાં A માટે કેટલાક ભૌતિક અર્થ છે તેથી A પણ અનન્ય હોવો જોઈએ બરાબર અને તેથી આ ગેજ સ્થિતિ અને બધાને થોડી વધુ કાળજીપૂર્વક જોવી પડશે સામાન્ય એન્ટેના સમસ્યાઓમાં આપણે તે મુદ્દા તરફ ક્યારેય દોડતા નથી તેથી મારો મતલબ છે કે આપણે આગળ નહીં જઈએ પરંતુ હું અહીં નામ લખીશ તમે તેને અહરોનોવ બોહમ પર જોઈ શકો છો પરંતુ તે દિશામાં એક રસપ્રદ રૂટ છે તેથી કોઈપણ અન્ય પ્રશ્નો છે તો આપણે જાણીએ છીએ કે આ સમીકરણને કેવી રીતે હલ કરવું અને ગ્રીન્સ ફંક્શન green's function દ્વારા ઉકેલ છે શું તમે મને શબ્દોમાં કહી શકો કે ઉકેલ શું છે તે કન્વ્યુલેશન છે ફોર્સિંગ ફંક્શન સાથે ઇમ્પલ્સ પ્રતિભાવનું ઇમ્પલ્સ કન્વ્યુલેશન છે તેથી જો હું લખું

તેથી જો મારી પાસે અહીં માઇનસ સાઇન હોય તો 3D એટ્લે કે મારો મતલબ છે કે તમે કરી શકો છો જો G એ 1D 2D 3D સમસ્યા છે તો તેના માટે આપણી પાસે ઘણા ઇન્ટીગ્રલ છે તેથી આ ઇન્ટીગ્રલ દ્વારા છે જો તમે 2D 3D ગ્રીન્સ ફંક્શન green's function ધારો છો પરંતુ સમસ્યા 2D છે તમારે થોડી કાળજીપૂર્વક કરવું પડશે કારણ કે જો એક દિશા હોય તો કોઈ ભૌતિકશાસ્ત્ર એક દિશામાં બનતું નથી તો અમુક અર્થમાં જ્યારે તમે તે દિશામાં ઇન્ટીગ્રેટ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તે દિશામાં તે ઇન્ફીનિટી હોય છે તેથી xy માં કંઈક થઈ રહ્યું છે પરંતુ z દિશામાં કંઈ બદલાતું નથી તેથી જો હું ફંક્શન માટે z દિશા સાથે ઇન્ટીગ્રેટ કરું જે બદલાતું નથી તો મને શું મળશે મને ઇન્ફીનિટી મળશે તેથી જો તમે તેની સાથે વ્યવહાર કરી શકો છો અને તેને યોગ્ય રીતે રદ કરી શકો છો તો તમે સારું થશો પરંતુ તે થોડું વધારે કામ તમે તે રીતે કરશો તેથી ચાલો આપણે આપણી પાસે શું છે તેનો સારાંશ આપીએ તેથી સમસ્યાના પ્રવાહને શોર્ટ કરો તેથી તમને શું આપવામાં આવે છે જો કોઈ સમસ્યા આપવામાં આવે તો ચાલો કરંટ J કહીએ હું તમને કરંટ આપું છું જે કેટલાક એન્ટેના માં વહે છે તમે શું કરી શકો હું થી આ સમીકરણ કે જે સમીકરણ 5 માંથી અને G ના કન્વ્યુલેશન તરીકે A અહીં શોધી શકું છું તેથી તેનો અર્થ એ છે કે મને A મળે છે બીજી વાર મને A મળે તો શું મળે છે તેમાંથી H શા માટે કારણ કે તેની વ્યાખ્યા શું છે તેથી હું આ સંબંધનો ઉપયોગ અહીં લખી શકું કે H એ છે ત્રીજી વસ્તુ શું છે જે તમને સામાન્ય રીતે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં રસ ધરાવે છે તે અમારો ઉદ્દેશ છે કે ઇલેક્ટ્રિક અને મેગ્નેટીક ક્ષેત્રો શોધો તેથી E બનશે કે મારી પાસે કઈ પસંદગીઓ છે Student તેથી આ વ્યાખ્યાઓની દ્રષ્ટિએ અહીં તે ક્યાં જાય છે તેથી અહીં હું લખી શકું છું તેથી આ બનશે તો આ કરવાની આ એક રીત છે શું તે E શોધવાની એક સરળ રીત છે હું જાણું છું કે ઇલેક્ટ્રિક વેક્ટર સંભવિત છે પરંતુ તમે મેમરીમાંથી યાદ કરી રહ્યા છો તર્કથી યાદ કરે છે વિદ્યાર્થી મેક્સવેલ્સ ઇક્વેશન Maxwell's equation મેક્સવેલ્સ ઇક્વેશન Maxwell's equation બરાબર તેથી જો હું જાણું કે H શું છે તો તમે મને E આપી શકો છો જો તો E શું છે તેથી હું H ના કર્લ નો ઉપયોગ કરી શકું છું કારણ કે મેં સ્ટેપ 2 માં પહેલાથી જ H ની ગણતરી કરી છે જે મને H ખબર છે મને J ખબર છે મને E મળ્યો બરાબર તેથી મારે ફક્ત H નું કર્લ લેવાનું છે વિદ્યાર્થી અહીં ગેજનો તફાવત છે બરાબર તેથી સૌપ્રથમ યુનિકનેશ થિયરમ નું નિવેદન એવું નહોતું કે જો હું એપ્સીલોન મ્યુ જાણું છું કે ક્ષેત્રો અનન્ય છે યુનિકનેશ થિયરમ નું વિધાન છે કે જો હું ટેન્જન્ટિયલ E અને H ક્ષેત્રોને જાણું છું અથવા નજીકના કન્ટુર પર તેના કેટલાક સંયોજનને જાણું છું તો હું દરેક જગ્યાએ ક્ષેત્રો જાણું છું અને તેઓ યુનિક છે તેથી મારા માટે માત્ર જ જાણવું પૂરતું નથી મારો મતલબ કે ત્યાં અનંત ક્ષેત્રો છે ફ્ર્રી સ્પેસ આપે છે ઉદાહરણ તરીકે જ્યારે પણ હું કરંટ પેટર્ન બદલીશ ત્યારે મને એક અલગ રેડિયેશન થિયરી મળે છે તેથી ગેજ ની સ્થિતિ ઉલ્લંઘન થતી નથી યુનિકનેશ થિયરમ નું ઉલ્લંઘન કરતી નથી કારણ કે ગમે તે અલગ ગેજ સ્થિતિ હું પસંદ કરીશ મને સમાન E અને H મળે છે જો મને E અને H સમાન મળે તો આ કન્ટુર પર ટેન્જન્ટિયલ ક્ષેત્રો સમાન મળશે તેથી યુનિકનેશ થિયરમ બદલાતો નથી Student તમને સમાન ક્ષેત્રો મળે છે તે ઇન્ટરમીડીએટ વેરિયેબલ જેવું છે તમે એ જ વસ્તુ મૂકવાની છે બરાબર તેથી મને આ લખવા દો અને આપણે આગળ વધીએ તેથી કોઈપણ એન્ટેના સમસ્યામાં આ તે હશે જે આપણે કરીશું